આ સપ્તાહમાં હું તમને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ નો પરિચય કરાવીશ અલબત્ત હું તમને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ શું છે તે વિશે ઉદાહરણો આપી ચર્ચા કરીશ પછી આપણે બે ઉદાહરણો લઈશું એક નાના ઘરની ઑટોમેશન સિસ્ટમ છે જ્યાં આપણે એસએમએસ નિયંત્રણ દ્વારા લાઈટ ચાલુ અને બંધ કરીશું અને આ અઠવાડિયામાં અમે તમને ટચ સેન્સર દ્વારા કેટલીક પ્રકારની ઘટનાઓને કેવી રીતે સમજી શકીએ એ પણ બતાવીશું જો કોઈ અનિચ્છનીય લોકો તમારી સ્ક્રીનને સ્પર્શે તો તેથી આ બે ઉદાહરણો છે કે જેમાં આપણે ધ્યાન આપીશું અને ખાસ કરીને આ વ્યાખ્યાનમાં હું તમને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ શબ્દ શું છે એનો પરિચય આપીશ આ અઠવાડિયામાં ઈન્ટરનેટ ઓફ થિંગ્સ શું છે આઈઓટી અને એમ્બેડ કરેલી સિસ્ટમોને આપણે કેવી રીતે જોડીએ છીએ એ કોન્સેપ્ટ આવરી લેવામાં આવશે અને આપણે ઓબ્જેક્ટ ટ્રેકિંગની કેસ સ્ટડી કરીશું ઈન્ટરનેટ ઓફ થિંગ્સ શું છે તેના પર આવતા તે ફિઝિકલ ઓબ્જેક્ટનું નેટવર્ક છે જેમ કે તે કોઈ પણ ઉપકરણ હોઈ શકે છે તે માનવ અથવા વાહન હોઈ શકે છે અથવા તે બિલ્ડિંગ હોઈ શકે છે ઇલેક્ટ્રોનિક્સ સોફ્ટવેર સેન્સર્સ અને નેટવર્ક કનેક્ટિવિટી સાથે એમ્બેડ કરેલું છે અને તે શું ઇનૈબલ કરે છે તે ઓબ્જેક્ટને ડેટા એકત્રિત અને વિનિમય કરવા માટે ઇનૈબલ કરે છે ચાલો હું તમને એક ઉદાહરણ આપું 5માં અઠવાડિયામાં આપણે ટેમ્પરેચર્ સેન્સિંગ મોડ્યુલ વિશે ચર્ચા કરી તેથીઆપણે તે ઉદાહરણમાં શું કરી રહ્યા છીએ ત્યાં એક સેન્સર હતું જે એલએમ35 છે જ્યાંથી આપણે કેટલાક ફિઝિકલ પરિમાણો જે ટેમ્પરેચર છે તેને સેન્સ કરતા હતા અને આપણે તેને એલસીડીમાં પ્રદર્શિત કરી રહ્યા છીએ આ તે છે જે આપણે કરી રહ્યા હતા તે એક એમ્બેડ સિસ્ટમ એપ્લિકેશન છે જે સ્ટેન્ડ અલોન સિસ્ટમ છે તેને કૉમ્યૂનિકેશન કરવાની ક્ષમતા મળી છે પરંતુ આપણે સેન્સરથી પ્રાપ્ત કરેલો ડેટા કોઈપણ અન્ય સર્વર અથવા કોઈપણ અન્ય ડેટાબેઝમાં ટ્રાન્સમિટ કરી રહ્યાં નથી તેથી આપણે તે ટેમ્પરેચર્ ક્યાંય સંગ્રહિત કરતા ન હતા આપણે તેને ફક્ત એલસીડી પર પ્રદર્શિત કરી રહ્યાં હતાં પરંતુ ચાલો એક દૃશ્ય કહીએ કે જ્યાં હું ટેમ્પરેચર્ ને સેન્સરથી માઇક્રોકન્ટ્રોલર દ્વારા એકત્રિત કરું છું અને હું તે માહિતીને પાસ કરું છું અથવા તે માહિતીને કેટલાક ડેટાબેઝમાં સ્ટોર કરું છું જો આપણે એ ડેટા ઓનલાઇન ડેટાબેઝમાં સેવ કરવા માંગતા હોઈએ તો પ્રોસેસિંગ ક્ષમતાની સાથે આપણી પાસે કેટલીક કૉમ્યૂનિકેશન ક્ષમતા હોવી જરૂરી છે તેમાં પ્રોસેસિંગ ક્ષમતા પહેલેથી જ મળી ગઈ છે પરંતુ હવે ડેટા મોકલવા અથવા કેટલાક સર્વરમાં અથવા કેટલાક ડેટાબેઝમાં ડેટા સ્ટોર કરવા માટે આપણને કેટલીક કૉમ્યૂનિકેશન ક્ષમતાની પણ જરૂર છે એમ્બેડ કરેલી સિસ્ટમમાં ફક્ત પ્રક્રિયા કરવાની ક્ષમતા જ હોતી નથી પરંતુ તેમાં કૉમ્યૂનિકેશન કરવાની ક્ષમતા પણ હોય છે ત્યારે તે આઈઓટી ડિવાઇસ બની જાય છે તેનો અર્થ એ છે કે ટેમ્પરેચર્ સેન્સિંગ એકમ હવે સ્ટેન્ડઅલોન નથી અને આ ચોક્કસ સ્થાન સુધી મર્યાદિત નથી જ્યાં તમે ફક્ત ટેમ્પરેચર્ પ્રદર્શિત કરી રહ્યા છો જો કોઈ વ્યક્તિ આ ચોક્કસ ઓરડાના ટેમ્પરેચર્ ને જાણવા માંગે છે તો તમે મેં જે મેકેનિઝમ કહ્યું તેના દ્વારા મેળવી શકો છો તે ઓબ્જેક્ટ્સને એકત્રિત કરવા અને ડેટા વિનિમય કરવામાં સક્ષમ કરે છે આપણી પાસે વિવિધ પ્રકારની એપ્લિકેશનો છે જે આપણી પાસે હોઈ શકે છે જેમાંથી એક સ્માર્ટ સિટી છે બીજી હેલ્થકેરમાં છે ઓબ્જેક્ટ ટ્રેકિંગ એ ખૂબ મોટી એપ્લિકેશનોમાંની એક છે જ્યાં આજકાલ લોકો કોઈપણ ઓબ્જેક્ટને ટ્રેક કરવા માટે નાના મોડ્યુલોનો ઉપયોગ કરે છે આપણે પછી કેસ સ્ટડી તરીકે આની તપાસ કરીશું સર્વેલન્સ અને સુરક્ષામાં આઇઓટીને ઘણી સારી એપ્લિકેશનો મળી છે સલામતી માટે હું તે સેન્સર સાથે એક ઉદાહરણ લઈશ પરંતુ તેને અન્ય ઘણી એપ્લિકેશનો મળી છે અને અલબત્ત તે ફક્ત કલ્પના દ્વારા મર્યાદિત છે ત્યાં એપ્લિકેશનનો વિશાળ સમૂહ છે જ્યારે એમ્બેડ કરેલી સિસ્ટમમાં પણ કૉમ્યૂનિકેશન કરવાની ક્ષમતા પ્રાપ્ત થઈ હોય ત્યારે આપણે તેને આઈઓટી તરીકે કહીએ છીએ હું તમને આઈઓટી અને એમ્બેડ કરેલી સિસ્ટમ વિશે જણાવીશ મેં તમને બંને વચ્ચેના સંબંધ વિશે પહેલેથી જ કહ્યું છે આઇઓટી મોટા ચિત્રની રચના કરે છે અલબત્ત તે માત્ર એક જ એમ્બેડ સિસ્ટમ નથી તે ઘણી એમ્બેડ કરેલી સિસ્ટમ્સનો સંગ્રહ છે જે એકબીજાની વચ્ચે કૉમ્યૂનિકેશન પણ કરી શકે છે વિશ્વમાં અબજો વસ્તુઓ છે જે ડેટા ઉત્પન્ન કરી શકે છે અને એકબીજા સાથે કૉમ્યૂનિકેશન કરી શકે છે તે આ સેન્સર્સમાંથી ઘણા બધા ડેટા ઉત્પન્ન કરે છે અને આ ડેટા ક્યાં જશે આગળની પ્રક્રિયા માટે ડેટા ક્યાંક સાચવવામાં આવશે ઘણો બધો ડેટા ઉત્પન્ન થાય છે વિશાળ પ્રમાણમાં ઉભા થયેલા ડેટા સ્ટોર કરવું બહુ સહેલું નથી અલબત્ત માહિતીને બરાબર સાચવવા માટે તમારી પાસે આર્કિટેક્ચર હોવું જરૂરી છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં જો સેન્સર્સ કેટલાક બિનજરૂરી ડેટા ઉત્પન્ન કરે છે જે તમને બધા સમયગાળા માટે જાણવાની જરૂર નથી તો તમે ફક્ત તે ડેટા ને ડિલીટ કરી શકો છો દરેક આઇઓટી નોડ આવશ્યકરૂપે એક એમ્બેડ સિસ્ટમ છે મેં તમને પહેલેથી જ કહ્યું છે અને આ આઇઓટી ક્રાંતિએ આ એમ્બેડ સિસ્ટમને જીવનની નવી લીઝ આપી છે એમ્બેડેડ સિસ્ટમ નવી ન હતી પરંતુ આ બઝવર્ડ આઈઓટી ત્યાં થોડો સમય માટે છે ચાલો આપણે કહીએ કે છેલ્લા 5 વર્ષથી આ આઇઓટી ક્રાંતિએ જૂની એમબેડેડ સિસ્ટમોને જીવનની નવી લીઝ આપી છે એમ તમે કહી શકો એમ્બેડ કરેલી સિસ્ટમ ડિઝાઇન તરફ દોરી જતી કેટલીક લાક્ષણિક એપ્લિકેશનો સ્માર્ટ હોમ ઓબ્જેક્ટ ટ્રેકિંગ સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશન અને અલબત્ત જો તમે વિવિધ આઇઓટીના ઘણા પાસાઓને જોડી શકો છો તો તે એક વિસ્તૃત ચિત્ર તરફ દોરી જાય છે જેને આપણે સ્માર્ટ સિટી કહીએ છીએ અને અંતે સ્માર્ટ વર્લ્ડ હવે આપણે કેસ સ્ટડી પર ધ્યાન આપીશું જ્યાં આપણે ઓબ્જેક્ટ ટ્રેકિંગ મોડ્યુલ પર વિચાર કરીશું જ્યારે આપણે કહીએ છે કે આપણે કોઈ ઓબ્જેક્ટને ટ્રેક કરીએ છીએ ત્યારે પ્રથમ આપણે ખરેખર શું કહેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેના વિશે વાત કરીશ હું એક ઓબ્જેક્ટ હોઈ શકું છું મારૂ બેગ ઓબ્જેક્ટ હોઈ શકે છે ચાલો આપણે કહીએ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કંઈક મોકલું છું દવાની જેમ તે પણ ઓબ્જેક્ટ હોઈ શકે મારા બાળકો રમવા માટે બહાર જઇ રહ્યા છે તેઓને પણ ઓબ્જેક્ટ્સ તરીકે ગણી શકાય ત્યાં અન્ય એપ્લિકેશન છે જે સમાન હશે આપણે મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સ જોઈશું જે સિસ્ટમ બનાવે છે અને મોટાભાગની એપ્લિકેશનોમાં સમાન છે અંતિમ ઇમ્પ્લિમેન્ટેશન એ એમ્બેડ કરેલી સિસ્ટમની આવશ્યક રૂપે સમસ્યા છે જો તમે ઓબ્જેક્ટ ટ્રેકિંગની એકંદર સિસ્ટમ વિશે વિચારો છો તો સૌ પ્રથમ તમારે એમ્બેડ કરેલી સિસ્ટમ બનાવવી પડશે અને પછી અલબત્ત તેમાં કૉમ્યૂનિકેશન કરવાની ક્ષમતા હશે પ્રથમ પગલામાં આપણે એક સિસ્ટમ સ્થાપિત કરવા માટે માઇક્રોકન્ટ્રોલર અને જરૂરી સેન્સરસ અથવા ઐક્ચૂઐટરસ સાથેના ઇંટરફેસનો ઉપયોગ કરીએ છીએ તેથી પ્રોસેસિંગ માટે આપણને યોગ્ય માઇક્રોકન્ટ્રોલરની જરૂર છે અને આખી સિસ્ટમ બનાવવા માટે આપણને કેટલાક સેન્સર અથવા ઐક્ચૂઐટરસની પણ જરૂર છે ઘણી આઇઓટી એપ્લિકેશન માટે ખર્ચ એક મોટો મુદ્દો હોઈ શકે છે હવે આ બધી બાબતો આપણે અગાઉના અઠવાડિયામાં પહેલેથી જ ચર્ચા કરી છે કે ખર્ચ તમે ખરેખર કેટલા એકમો બનાવી રહ્યા છો તેના પર નિર્ભર છે જો તમે ખરેખર ખૂબ ઓછી સંખ્યામાં એકમોનું ઉત્પાદન કરી રહ્યાં છો તો પછી કિંમત મોટી હોઈ શકે છે પરંતુ જો સમાન પ્રકારનું ઉત્પાદન મોટી સંખ્યામાં એકમો માટે બનાવવામાં આવ્યું હોય તો તમે તેને મોટા પ્રમાણમાં ઉત્પન્ન કરી રહ્યાં છો તો પછી ખર્ચ હંમેશા ઘટે છે સબસિસ્ટમની પસંદગી કિંમત ના ઇશ્યૂ દ્વારા નક્કી કરી શકાય છે તે નિર્ભર કરે છે કે તમે કેટલા એકમો ઉત્પન્ન કરી રહ્યા છો કયા સમુદાયને તે ઉપકરણ જોઈએ છે તમે તેને કેવી રીતે માર્કેટિંગ કરશો કે જેથી ઉપકરણનું મહત્વ વિશાળ ગ્રાહકો સુધી જાય જો ગ્રાહક ખરીદવા માંગે છે તો તમારે કેટલાક પ્રકારનું માર્કેટિંગ પણ કરવું પડશે તેથી તમારે તમારા ઉત્પાદનને વેચવા માટે કયા પ્રકારની વસ્તુઓ કરવી જોઈએ તેમાં ઘણી બધી બાબતો શામેલ છે પરંતુ કિંમત એ એક મહત્વપૂર્ણ પરિબળ છે હવે મને ઓબ્જેક્ટ ટ્રેકિંગ પર આવવા દો પ્રથમ ઓબ્જેક્ટ ટ્રેકિંગ શું છે તે એક એવી મિકેનિઝમ છે જેના દ્વારા આપણે કોઈ પણ ઓબ્જેક્ટને વાસ્તવિક સમયમાં શોધી શકીએ છીએ એટલે કે આપણે કહી શકીએ કે મારો બાળક રમત રમવા માટે ગયો છે કોઈ પણ સમયે મારે જાણવું છે મારું બાળક ક્યાં રમી રહ્યું છે તે રમતના મેદાનની અંદર હોય અથવા તે વાસ્તવિક સમયમાં અન્ય કોઈ સ્થળે ગયો છે આ પ્રક્રિયામાં અમારી પાસે કોઈ પ્રકારની એપ્લિકેશન હોઈ શકે છે તે વેબ એપ્લિકેશન અથવા તમારા મોબાઇલ ફોનમાં એપ્લિકેશન તરીકે હોઈ શકે છે તે મને મારા બાળકનું વર્તમાન લોકેશન કહી શકશે શું કરવું જરૂરી છે હું તમને એક પછી એક કહીશ પરંતુ આ તે જગ્યા છે જ્યાં મને આ ઓબ્જેક્ટ ટ્રેકરની જરૂર છે ઓબ્જેક્ટ કોઈપણ કલ્પનાશીલ વસ્તુ હોઈ શકે છે જે સમય જતાં તેનું સ્થાન બદલી નાખે છે તે વાહન હોઈ શકે છે જેવું કે તે મારી સાયકલ મારી કાર અથવા બસ અથવા ટ્રક અથવા વિમાન હોઈ શકે છે અથવા તે એક માનવી હોઈ શકે છે જેમ મેં કહ્યું છે એક નાનું બાળક હોઈ શકે છે અથવા તે તમારા વૃદ્ધ માતાપિતા હોઈ શકે છે તે કોઈ ગાય તમારા કૂતરા કોઈ વન્યપ્રાણી જેવા પ્રાણી હોઈ શકે છે તેથી આપણને ઓબ્જેક્ટ ટ્રેકિંગની કેમ જરૂર છે મને લાગે છે કે મેં તમને પહેલેથી જ પ્રેરણા આપી છે કે કેમ આપણને ઓબ્જેક્ટ ટ્રેકિંગની જરૂર છે પરંતુ હું તમને કેટલાક વધુ ઉદાહરણો આપું છું જ્યાં તમે જોશો કે ફક્ત ઓબ્જેક્ટને ટ્રેકિંગ કરવાથી કોઈ અર્થ નથી કેટલાક વધુ ડેટા પ્રાપ્ત કરવા માટે આપણને ઓબ્જેક્ટ સાથે અન્ય કેટલાક સેન્સર પણ જોડવાની જરૂર છે ચાલો દવાના ડિલિવરીનું ઉદાહરણ લઈએ ચાલો આપણે કહીએ કે કેટલીક જરૂરી પર્યાવરણીય પરિસ્થિતિઓ હેઠળ કેટલીક દવા પહોંચાડવા માટે તે જરૂરી છે તમે જાણો છો કે દવાઓને ચોક્કસ ટેમ્પરેચર્ ની જરૂર હોય છે જો તમે દવાને ખૂબ જ ગરમ જગ્યાએ રાખવી હોય તો તે નુકસાન થઈ શકે છે તેથી તમારે ટેમ્પરેચર્ જાળવવાની જરૂર છે તેથી સામાન્ય રીતે શું થાય છે જો તમે A સ્થાનેથી B સ્થાને દવા મોકલવા માંગતા હો તો આપણે દવાને કેટલાક ડિલિવરી એજન્ટને સોંપીએ છીએ દવાની સાથે આપણે કેટલાક ઉપકરણ જોડીએ છીએ જે તેના લોકેશન સાથે ટેમ્પરેચર્ ભેજ અને અન્ય સંબંધિત માહિતીને પણ સેન્સ કરશે તેથી તે ફક્ત તે જ સ્થાને મોકલતું નથી જ્યાં આ દવા પસાર થઈ રહી છે તે સિવાય તમે તે સમયે વર્તમાન ટેમ્પરેચર્ પણ ટ્રેક કરી શકો છો વિવિધ સેન્સરની માહિતી કેટલાક યોગ્ય કૉમ્યૂનિકેશન મિકેનિઝમ દ્વારા સમયાંતરે સર્વર પર અપલોડ કરવામાં આવશે મિકેનિઝમ જી એસ હોઈ શકે છે આપણે આ બાબતો પર ધ્યાન આપીશું અને તે આ અન્ય પરિમાણો સાથે બંનેના લોકેશનને કેટલાક ડેટાબેઝમાં અપલોડ કરશે આપણે એસએમએસ દ્વારા આ કરી શકીએ છીએ તે બીજા કેટલાક મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે પરંતુ જો તમે તેને ઇન્ટરનેટ દ્વારા મોકલવા માંગતા હો તો તમારે જી સેવાનો ઉપયોગ કરવો પડશે તેથી આ રીતે તે મૂળભૂત કાર્ય કરે છે સંબંધિત વ્યક્તિ આ કન્સાઇન્મન્ટને વાસ્તવિક સમયમાં ટ્રેક કરી શકે છે અલબત્ત જો તમામ ડેટા સમયાંતરે અપલોડ કરવામાં આવે તો આપણે દર 5 મિનિટમાં કહીએ આપણે સર્વર પર ડેટા મોકલતા ડિવાઇસેસને અપલોડ કરી રહ્યાં છીએ તો સંબંધિત વ્યક્તિ કન્સાઇન્મન્ટને સરળતાથી વાસ્તવિક સમય માં ટ્રેક કરી શકે છે અને ઐતિહાસિક ડેટાનો પણ એકસસ પણ હોઈ શકે છે કારણ કે આપણે તેને ડેટાબેઝમાં સ્ટોર કરીએ છીએ તેથી તમે પણ શોધી શકો કે ચાલો આપણે કહીએ કે આ ક્ષણે હું તપાસી રહ્યો છું પરંતુ એક કલાક પહેલા શું થયું ટેમ્પરેચર કેવું હતું તે પણ આપણે જોઈ શકીએ કારણ કે આપણે ડેટાબેઝમાં બધું સંગ્રહિત કર્યું છે ચાલો આપણે જીવંત પ્રાણીઓનો ટ્રેકિંગ કરવાનો દાખલો લઈએ આ માટે નું મીકેનિઝમ મેં દવા માટે જે મીકેનિઝમની ચર્ચા કરી છે તે ખૂબ જ સમાન છે તે અહીં સમાન હશે ફક્ત સેન્સર કે જે જરૂરી છે તે એક પરિસ્થિતિથી બીજી પરિસ્થિતિમાં બદલાશે વન્યપ્રાણીઓને તેમની જીવનશૈલી વિશે માહિતી મેળવવા માટે ટ્રેક કરવું આવી ઘણી બીજી માહિતી હોઈ શકે જે આપણે એકત્રિત કરી શકીએ તમારી પાસે એક્સેલરોમીટર જેવા કેટલાક ઉપકરણ હોઈ શકે છે આપણે સમય જતાં તેમાં ધ્યાન આપીશું તેથી એક્સેલરોમીટર શું છે તે આપણે જોશું જેથી એક પ્રાણી એક દિવસમાં જે પ્રવૃત્તિઓ કરે છે તે પ્રવૃત્તિઓ શોધવા માટે તમે તે પ્રકારનું ઉપકરણ મૂકી શકો છો આપણે હંમેશાં આપણા પાળતુ પ્રાણી અથવા કોઈપણ પશુઓને તે રીતે ટ્રેક કરી શકીએ છીએ તો ઓબ્જેક્ટ ટ્રેકર બનાવવાની જરૂરિયાત શું છે મેં તમને પ્રેરણા આપી છે તમે તેને ખૂબ જ સરળતાથી બનાવી શકો છો પરંતુ ત્યાં કેટલીક આવશ્યકતાઓ છે તમારી પાસે કેટલાક ઉપકરણો હોવું જરૂરી છે જે લોકેશન ને ટ્રેક કરશે અને કેટલાક ડેટા પણ મેળવશે જો જરૂરી હોય તો કેટલાક સેન્સર ડેટા અપલોડ કરી શકાય છે ચાલો જોઈએ કે પ્રક્રિયા માટે કયા ઉપકરણો જરૂરી છે માઇક્રોકન્ટ્રોલર કેટલાક સ્થાનિક પ્રક્રિયાઓ કરવા અને વિવિધ સેન્સર અને કૉમ્યૂનિકેશન સબસિસ્ટમ સાથેના ઇન્ટરફેસ જરૂરી છે લોકેશનને ટ્રેક કરવું પડશે તેથી તે માઇક્રોકન્ટ્રોલરમાં એક કોડ લખ્યો હોવો આવશ્યક છે જે લોકેશન પ્રાપ્ત કરશે ચાલો આપણે કહીએ કે હું દર 5 મિનિટમાં તેને ટ્રેક કરવા માંગું છું તેથી તમે તે મુજબ કોડ લખી શકો છો દર 5 મિનિટમાં તે સેન્સર્સથી વાંચશે અને તે સર્વર પર અપલોડ થશે તેથી પ્રથમ પગલા પર માઇક્રોકન્ટ્રોલરની જરૂર છે પછી કૉમ્યૂનિકેશન કરવાની ક્ષમતા માટે તમારે જીએસએમ મોડ્યુલની જરૂર પડશે આપણે સમય જતાં આ વિશે ચર્ચા કરીશું અને લોકેશન સેન્સિંગ માટે આપણને એક જીપીએસ મોડ્યુલ ગ્લોબલ પોઝિશનીંગ સિસ્ટમની જરૂર છે અને પેરામીટર સેન્સિંગ માટે તમારે વિવિધ સેન્સર જેમ કે ટેમ્પરેચર સેન્સર અથવા ભેજ સેન્સર અથવા દબાણ સેન્સરની જરૂર પડશે તેથી આ ચાર વસ્તુઓ છે જે મૂળભૂત રીતે ઓબ્જેક્ટ ટ્રેકિંગ સિસ્ટમ બનાવવા માટે જરૂરી છે આ એકંદરે આકૃતિ છે જો તમે જુઓ છો કે આ માઇક્રોકન્ટ્રોલર છે તો આ જીપીએસ મોડ્યુલ છે જે માઇક્રોકન્ટ્રોલર સાથે જોડાયેલ હશે જે કોઓર્ડિનેટ્સને સેન્સ કરશે કેટલાક સેન્સર હોઈ શકે છે જે જોડાયેલ પણ છે જે માઇક્રોકન્ટ્રોલર દ્વારા વાંચવામાં આવશે અને જેમ મેં દર 5 મિનિટમાં કહ્યું છે તેમ આ ડેટાને આ સર્વર પર જીએસએમ મોડ્યુલનો ઉપયોગ કરીને આ માઇક્રોકન્ટ્રોલર દ્વારા મોકલવામાં આવશે આ મૂળભૂત રીતે એકંદર સિસ્ટમ છે જ્યાં પ્રોસેસિંગ ક્ષમતાની સાથે ડેટા વાંચવા માટે આપણી પાસે જુદા જુદા સેન્સર છે અને તે અહીં સ્ટોર થઈ જશે પરંતુ અહીં આપણી પાસે આ જીએસએમ મોડ્યુલ દ્વારા કેટલીક કૉમ્યૂનિકેશન ક્ષમતા પણ છે જે તે છે કે જેને આપણે કેટલાક સર્વર પર ડેટા મોકલી રહ્યા છીએ આ સમયે સર્વરમાં જે પણ ડેટા છે તે આપણને વર્તમાન લોકેશન આપશે અને જો તમે ભૂતકાળનું લોકેશન પણ જોવા માંગતા હો તો તમે હંમેશાં તે જોઈ શકો છો તેથી આ માઇક્રોકન્ટ્રોલર છે જેની મેં પહેલાથી ચર્ચા કરી છે તેથી હું આ વિશે વિગતવાર ચર્ચા કરી રહ્યો નથી જીપીએસ મોડ્યુલને ધ્યાનમાં રાખીયે તો ઘણાં જીપીએસ મોડ્યુલો ઉપલબ્ધ છે આ એક જીપીએસ મોડ્યુલનું ઉદાહરણ છે જે HOLUX GR 87 જીપીએસ મોડ્યુલ છે તમે ઉપલબ્ધ અન્ય કોઈપણ જીપીએસ મોડ્યુલનો ઉપયોગ કરી શકો છો અને પછી જીએસએમ મોડ્યુલ આ કોર્સમાં આપણે સિમ900 એ જીએસએમ મોડ્યુલનો ઉપયોગ કર્યો છે જેની હું વિગતવાર ચર્ચા કરીશ મૂળભૂત રીતે તે રિમોટ લોકેશન સાથેના કૉમ્યૂનિકેશન માટે વપરાય છે અને તે જ તકનીકનો ઉપયોગ કરે છે જેનો ઉપયોગ મોબાઇલ ફોન દ્વારા કરવામાં આવે છે જ્યારે પણ આપણે મોબાઇલ ફોનમાં ઉપયોગ કરીએ છીએ ત્યાં એક સિમ સ્લોટ છે જ્યાં તમે સિમ કાર્ડ મૂકો છો અને આ આ સિમ900 નો ચિપ છે આ ડેવલપમેન્ટ બોર્ડ છે તમે કોઈપણ ડેવલપમેન્ટ બોર્ડમાં આ ખાસ ચિપ જોઈ શકો છો અહીં સિમ સ્લોટ છે જ્યાં તમે સિમ કાર્ડ મુકશો અને અલબત્ત તમારી પાસે આ વીસીસી ગ્રાઉન્ડ અને ટ્રાન્સમિટર અને રીસીવર સાથે જોડાયેલ અન્ય પિન છે અમારા પ્રયોગ માટે અમે તે જ મોડ્યુલનો ઉપયોગ કર્યો છે જે સ્ટાન્ડર્ડ એટી કમાન્ડ સેટને પણ સપોર્ટ કરે છે આ જીએસએમ મોડ્યુલ સાથે કૉમ્યૂનિકેશન કરવા માટે આપણે સ્ટાન્ડર્ડ એટી કમાન્ડર્સનો ઉપયોગ કરવો પડશે તે ટ્રાઇ બેન્ડ જીએસએમ જીપીઆરએસ એન્જિન છે જે આ ત્રણ ફ્રીક્વન્સીઝ પર કામ કરે છે જે 900 મેગાહર્ટ્ઝ 1800 મેગાહર્ટ્ઝ અને 1900 મેગાહર્ટ્ઝ છે અને તેની સાથે સંકલન માટે તમારી પાસે વિવિધ પ્રકારના સેન્સર હોઈ શકે છે તેથી કૉમ્યૂનિકેશન માટે આપણે બ્લૂટૂથ રેડિયો કમ્યુનિકેશન અથવા નિઅર ફીલ્ડ કમ્યુનિકેશનનો ઉપયોગ પણ કરી શકીએ છીએ તેથી આપણે આ વ્યાખ્યાનના અંતમાં પહોંચ્યા છે જ્યાં મેં તમને સેન્સર ડેટાની સાથે તેની પ્રક્રિયા કરવાની ક્ષમતાની સાથે એક સરળ આઇઓટી સિસ્ટમ કેવી રીતે બનાવી શકાય તે અંગેનો ખ્યાલ આપ્યો છે અને મેં એક એપ્લિકેશન વિશે વિગતવાર ચર્ચા કરી છે તે ઓબ્જેક્ટ ટ્રેકિંગ છે આપણે જોયું છે કે આખી સિસ્ટમ બિલ્ડિંગ એકદમ સીધી છે પરંતુ તેને આવી વિવિધ પ્રકારની એપ્લિકેશન મળી છે તેનો ઉપયોગ ઘણી જગ્યાએ થઈ શકે છે